સુપ્રભાત ચાલો હવે કોન્ટ્રેક્ટ મેનેજમેન્ટ નો બાકીનો ભાગ જોઈએ આપણે પહેલા જોઈશું કે કોન્ટ્રેક્ટ મૂકવાના વિવિધ તબક્કાઓ કયા છે પછી આપણે કોન્ટ્રેક્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા અથવા કોન્ટ્રેક્ટ ની પ્લેસમેન્ટ પ્રક્રિયા સાથે સંકળાયેલ કેટલીક વ્યાખ્યાઓ જોઈશું પછી આપણે જોઈશું કે કોન્ટ્રેક્ટ નું સંચાલન કેવી રીતે કરવું કોન્ટ્રેક્ટ પ્લેસમેન્ટ માં આ વિવિધ તબક્કાઓ છે પ્રથમ તમારે વિશ્લેષણ કરવું પડશે કે તમારી આવશ્યકતાઓ શું છે તે પછી જ તમે કોન્ટ્રેક્ટ પ્રક્રિયા શરૂ કરી શકો છો અને પછી તમે કોન્ટ્રેક્ટ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે વિશે તમે વિચારશો પછી આ યોજના કર્યા પછી તમે ટેન્ડર ને આમંત્રણ મોકલી શકો છો અથવા તમે RFC રીક્વેસ્ટ મોકલી શકો છો અને પછી તમે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી RFC પ્રાપ્ત કરશો અને દરખાસ્તો પ્રાપ્ત થયા પછી તમારે તે નક્કી કરવું પડશે કે તમે વિવિધ પ્રસ્તાવો ના મૂલ્યાંકન માટે કયા પદ્ધતિનો ઉપયોગ કરશો તો ચાલો હવે આપણે તે બધા પગલાંને વિગતવાર સમજાવીએ મેં તમને પહેલે કહ્યું કે કોન્ટ્રેક્ટ આપતા પહેલા તમને આંતરિક રીતે તમારી આવશ્યકતાઓ નું વિશ્લેષણ કરવું પડશે આવશ્યકતાઓનું વિશ્લેષણ કર્યા પછી તમે સ્પષ્ટ કરશો કે તમારી આવશ્યકતાઓ શું છે તમે તમારી આવશ્યકતાઓ માટે એક દસ્તાવેજ તૈયાર કરશો અને તે દસ્તાવેજો માં બધી આવશ્યકતાઓ લખશો જેને આપણે SRS સોફ્ટવેર આવશ્યકતાઓ દસ્તાવેજ તરીકે કહીએ છીએ તેથી સામાન્ય રીતે આ આવશ્યકતાઓ ના દસ્તાવેજ માં વિભાગો હોવા જોઈએ ત્યાં આ દરખાસ્ત નો પરિચય હોવો જોઈએ અથવા તમારી સમસ્યા શું છે જેને સ્વચાલિત કરવાની જરૂર છે તેની વિગતો હોવી જોઈએ અને તે પછી હાલની સિસ્ટમ અને વર્તમાન વાતાવરણનું વર્ણન હોવું જોઈએ પછી ભવિષ્યની વ્યૂહરચના શું છે અથવા ભવિષ્યની યોજનાઓ શું છે તે હોવું જોઈએ એક વિભાગ સિસ્ટમ આવશ્યકતાઓ નો હોવો જોઈએ જેમાં તમે જે સિસ્ટમ વિકસિત કરવા માગો છો તેની ફરજિયાત જરૂરિયાતો અને કંઈક ઇચ્છનીય જરૂરિયાતો હોવી જોઈએ પછી વર્ક પ્રોડક્ટ ની સંભવિત સમયમર્યાદા જે તમે અપેક્ષા કરી રહ્યા હોવ તે હોવી જોઈએ એક તારીખ અથવા તબક્કાવાર મુજબ તારીખો હોવી જોઈએ પછી બોલીદારો પાસેથી વધારાની કોઈ જરૂરી માહિતી પણ આપવી પડશે તેથી કોન્ટ્રેક્ટ માટે તમારે આવશ્યકતાઓ દસ્તાવેજ તૈયાર કરવો પડશે અને આવશ્યક દસ્તાવેજ માં આ વિભાગો હોવા આવશ્યક છે તો આવશ્યકતાઓ માં શું શામેલ હશે આવશ્યકતાઓ દસ્તાવેજો માં તમે જે આવશ્યકતાઓનો ઉલ્લેખ કરશો તેમાં સોફટવેર ના ફંકશન્સ સાથે જરૂરી ઇનપુટ અને આઉટપુટ શામેલ હોવા જોઈએ પછી સોફ્ટવેરે કયા સ્ટાન્ડર્ડ ને અનુસરે છે ISO સ્ટાન્ડર્ડ અથવા WTO સ્ટાન્ડર્ડ તેથી આવશ્યકતાઓમાં પણ આ સ્ટાન્ડર્ડ ને વળગી રહેવું જોઈએ પછી અન્ય એપ્લિકેશનો કે જેની સાથે તમારૂ સોફ્ટવેર સુસંગત હોવું જોઈએ તેની વિગતો હોવી જોઈએ ધારો કે તમે સ્વચાલિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો પહેલા રેલ્વે રિઝર્વેશન સિસ્ટમ મેન્યુઅલ હતી જ્યારે તેને સ્વચાલિત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે તપાસ કરવી પડી કે આરક્ષણ સિસ્ટમ પેમેન્ટ બેંક ગેટવે સાથે સુસંગત છે કે નહીં એ જ રીતે તમારે કયા પ્રકારની ગુણવત્તા ની આવશ્યકતા છે પ્રતિભાવ સમય કેટલો હોવો જોઈએ અને થ્રુપુટ શું હોવું જોઈએ તે બધી બાબતો નો સ્પષ્ટપણે આવશ્યકતાઓ દસ્તાવેજ માં ઉલ્લેખ કરવો આવશ્યક છે તે પછી બીજો તબક્કો એ મૂલ્યાંકન યોજના છે જ્યારે દરખાસ્તો જુદા જુદા વિક્રેતાઓ તરફ થી આવે છે ત્યારે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે તમારે વિચારવું પડશે તેથી આ વિવિધ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ તમે દરખાસ્તો ના મૂલ્યાંકન માટે કરી શકો છો તમેં તેમના માટે યોજના ઘડી છે ફક્ત દરખાસ્તો વાંચીને તમે જોઈ શકો છો કે કઈ દરખાસ્ત શ્રેષ્ઠ છે તમે સપ્લાયર્સ સાથે કેટલાક ઇન્ટરવ્યુ લઈ શકો છો અથવા જો તમે નવું હાર્ડવેર અથવા સોફ્ટવેર ખરીદતા હોવ તો કેટલાક પ્રદર્શન માટે કહી શકો છો તમે બધા સપ્લાયર હાજર હોય તે સમયે પ્રદર્શન કરી શકો છો અથવા તમે ગુપ્ત રીતે એક પછી એક પ્રદર્શન નું આયોજન કરી શકો છો મૂલ્યાંકન કરવાની બીજી રીત એ છે કે સપ્લાયર્સ શું કરી રહ્યા છે તે તપાસવા માટે સાઇટ ની મુલાકાત લેવી અને છેલ્લી રીત છે વ્યવહારુ પરીક્ષણો કરવા તમે તેમને કહી શકો કે તેઓએ કેટલાક પરીક્ષણો ઓનલાઇન અથવા તમારા સ્થાન પર કરવા જોઈએ અને કાર્યશીલતા બતાવવી જોઈએ તેથી આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ વિવિધ વિક્રેતાઓ દ્વારા સબમિટ કરેલી દરખાસ્ત ના મૂલ્યાંકન માટે થઈ શકે છે જ્યારે તમે મૂલ્યાંકન યોજના બનાવતા હોવ ત્યારે દરેક ઇચ્છિત સુવિધા માટે વેલ્યુ ફોર મની અથવા VFM ની આકારણી કરવી જરૂરી છે આ VFM અભિગમ એ સૌથી ઓછી બોલી સ્વીકારવા ની પ્રક્રિયા પર એક સુધારો છે તમે જોશો કે પહેલાના દિવસોમાં દરખાસ્તો નું મૂલ્યાંકન ફક્ત આર્થિક રીતે કરવામાં આવતું હતું જે સપ્લાયર કે જેણે સૌથી ઓછી રકમ નોંધાવી હોય તેની પસંદગી કરવામાં આવતી હતી અને તેને કોન્ટ્રેક્ટ આપવામાં આવતો હતો VFM અભિગમ એ આ પરંપરાગત અભિગમ નો સુધારો છે જે સૌથી નીચેની બોલી પર આધારિત હતો ઉદાહરણ તરીકે જેમ ફીડર ફાઇલ ડેટા ઇનપુટ ને બચાવે છે એક મહિના માં 4 કલાક કામ કરવામાં આવે તો 20 પાઉન્ડ બચી શકે છે તેથી જો સિસ્ટમ નો ઉપયોગ 4 વર્ષ માટે થવાનો હોય અને જો આ સુવિધા ની કિંમત 1000 પાઉન્ડ હોય તો શું તે મૂલ્યવાન હશે તેથી તે અભિગમ આ પ્રકારની વિચારણા લઈ શકે છે તેથી મૂળભૂત રીતે આ મૂલ્યાંકન અભિગમ એ અગાઉના અભિગમ માં સુધારો છે જે સૌથી નીચી બોલી ના આધારે હતો આગળનું પગલું એ ટેન્ડર નું આમંત્રણ છે તો દરખાસ્તો નું મૂલ્યાંકન કરવાની યોજના નક્કી કર્યા પછી તમે વિવિધ વિક્રેતાઓ પાસેથી ટેન્ડર આમંત્રિત કરી શકો છો તેથી નોંધ લો કે બિડર ITT ના જવાબમાં ઓફર કરી રહ્યો છે તેથી જ્યારે આપણે ITT અથવા RFP જારી કરીશું તેના જવાબમાં બિડર્સ અથવા વિવિધ કંપનીઓ ઓફર્સ મોકલી શકે છે તેઓ કવોટ શકે છે તેઓ તમને દરખાસ્તો મોકલી શકે છે દરખાસ્તો નું મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પસંદ કરવામાં આવશે અને ઓફર ની સ્વીકૃતિ થી કોન્ટ્રેક્ટ બને છે ઉપરાંત કેટલીકવાર એવું પણ થઈ શકે છે કે ગ્રાહક ને વધુ માહિતી ની જરૂર પડી શકે કેટલીક વખતે કંપનીઓ એ દરખાસ્તો માં ઉલ્લેખ કરેલી માહિતી પર્યાપ્ત નહીં હોય તેથી ગ્રાહક ને વધુ માહિતી ની જરૂર પડી શકે છે તે કિસ્સામાં સપ્લાયર ને જાણ કરવી પડશે અને ગ્રાહક દ્વારા જે પણ માહિતી ની આવશ્યકતા હોય તેઓએ તે માહિતી આપવી પડશે અને પછી દરખાસ્તોનું મૂલ્યાંકન થઈ શકે છે આનો ગેરલાભ એ છે કે એક જ સમસ્યા ના વિવિધ તકનીકી ઉકેલો હોઈ શકે છે તેથી વિવિધ વિક્રેતાઓ સમાન સમસ્યા માટે વિવિધ તકનીકી ઉકેલો પ્રદાન કરી શકે છે પછી દરખાસ્તોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું મૂલ્યાંકન કરવું થોડું મુશ્કેલ છે કારણકે સમાન સમસ્યા માટે વિવિધ વિક્રેતાઓ દ્વારા વિવિધ તકનીકી ઉકેલો કવોટ કરવામાં આવે છે પરંતુ સૌથી ઓછી બોલી લેવાની સ્થિતિમાં આ સમસ્યા ઉભી થતી નથી જે પણ બોલી કરનાર સૌથી ઓછી રકમ કવોટ કરશે તેને કોન્ટ્રેક્ટ આપવામાં આવશે પરંતુ આ કિસ્સામાં જ્યાં સમાન સમસ્યા માટે વિવિધ તકનીકી ઉકેલો છે તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે તે પછી ટેન્ડર માટેના આમંત્રણ દરમિયાન દરખાસ્તો સબમિટ કરવામાં આવશે અને આપણે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ જે મેમોરેન્ડા ઓફ એગ્રીમેન્ટ અથવા ટુંકમાં MoA તરીકે ઓળખાય છે તેથી અહીં ગ્રાહક તકનીકી દરખાસ્તો માટે પૂછે છે તેથી દરખાસ્ત ને ખરેખર બે ભાગોમાં વહેંચી શકાય છે એક તકનીકી ભાગ અને બીજો નાણાકીય ભાગ ગ્રાહક તકનીકી દરખાસ્તો માંગી શકે છે ત્યારબાદ કંપનીઓ દ્વારા તકનીકી દરખાસ્તો સબમિટ કરવામાં આવશે આ તકનીકી દરખાસ્તોને એકઝામિન કરવામાં આવે છે અને તેના ઉપર ચર્ચા કરવામાં આવે છે કેટલાક એક્સપર્ટસ ભેગા કરીને એક આંતરિક સમિતિ બનાવવામાં આવે છે જેના દ્વારા આ કાર્ય કરી શકાય છે પછી સંમત તકનીકી સમાધાન MoA છે તેથી તકનીકી સમાધાન કે જે બધા દ્વારા સંમત છે તે MoA તરીકે કામ કરશે તે પછી MoA ના આધારે સપ્લાયર્સ પાસેથી ટેન્ડર ની વિનંતી કરવામાં આવે છે હવે સપ્લાયરો પાસેથી ટેન્ડરો વિનંતી કરવાની જાહેરાત મુકવામાં આવશે જે આ MoA પર આધારિત છે કારણ કે આમાં તમામ તકનીકી વિગતો શામેલ છે અને આ બધા દ્વારા સંમત થયેલ છે તે પછી ટેન્ડર પર નિર્ણય કિંમત ના આધાર પર કરવામાં આવે છે કારણ કે હવે તકનીકી દરખાસ્તો નિશ્ચિત અને સ્થિર થઈ ગઈ છે હવે ટેન્ડર ની કિંમતના આધારે નિર્ણય કરવામાં આવશે કારણ કે દરેક વિક્રેતા આ તકનીકી દરખાસ્તો માટે કવોટ કરશે MoA માં જણાવ્યા મુજબ તેઓએ તકનીકી વિગતો પ્રદાન કરવી પડશે પછી MoA ના આધારે સપ્લાયર્સ પાસેથી ટેન્ડર ની વિનંતી કરવામાં આવે છે અને તે પછી ટેન્ડર મેળવ્યા પછી ભાવના આધારે નિર્ણય લેવામાં આવે છે કારણ કે હવે તકનીકી દરખાસ્તો એકસમાન છે પછી તકનીકી દરખાસ્ત તૈયાર કરવામાં જે રકમ ખર્ચવામાં આવી છે તે રકમ ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવી શકે છે છેલ્લું પગલું એ દરખાસ્તો નું મૂલ્યાંકન કરવાનું છે તેથી અહીં મૂલ્યાંકન ની યોજના બનાવવાની જરૂર છે જેમાં વર્ણન કરવામાં આવશે કે સિલેકશન ક્રાઈટેરિયા ની વિરુદ્ધ દરેક દરખાસ્ત કેવી રીતે ચેક કરવામાં આવશે તેથી સિલેકશન ક્રાઈટેરિયા ના આધારે તમે પસંદ કરશો કે શ્રેષ્ઠ કંપની કઈ છે અને કોન્ટ્રેક્ટ તેને આપવામાં આવશે તેથી જ દરેક પ્રસ્તાવ ને તમે કેવી રીતે ચકાસવાના છો તેનું વર્ણન કરતી એક મૂલ્યાંકન યોજના બનાવવી જરૂરી છે તેથી આ જરૂરીયાતો ના ચૂકી જવાના જોખમોને ઘટાડશે અને સુનિશ્ચિત કરે છે કે તમામ દરખાસ્તોને સરખો વ્યવહાર કરવામાં આવે મૂળ આવશ્યકતા માં ઉલ્લેખ ન થયેલ સુવિધા ની હાજરીને કારણે દરખાસ્ત નું સમર્થન કરવું તે અન્યાયી રહેશે તેથી જો મૂળ આવશ્યકતા માં અથવા MoA માં તે સુવિધા નથી પરંતુ કોઈ સપ્લાઇરે તે સુવિધાનો ઉલ્લેખ કર્યો છે અને તેના આધારે જો તમે તે વિક્રેતાને પસંદ કરી રહ્યા છો તો આ અયોગ્ય હશે કારણ કે તે સુવિધા નો મૂળ આવશ્યકતા માં અથવા MOA માં ઉલ્લેખ નથી એપ્લિકેશન ત્રણ પ્રકાર ની હોઈ શકે છે આપણે છેલ્લા વર્ગમાં જોયું છે કે એપ્લિકેશન બેસ્પોક હોઇ શકે છે તેનો અર્થ એ કે કોઈ ખાસ વપરાશકર્તા માટે ઑફ થી શેલ્ફ જેનેરેલાઈઝડ હોય શકે છે અથવા ઑફ થી શેલ્ફ કસ્ટમાઈઝ્ડ હોય શકે છે ઑફ થી શેલ્ફ પેકેજો માં સોફ્ટવેર નું પોતાનું મૂલ્યાંકન થઈ શકે છે અને સ્વીકૃતિ ટેસ્ટિંગ સાથે સોફ્ટવેર મૂલ્યાંકન ને જોડવાનું શક્ય છે પરંતુ બેસ્પોક ડેવલપમેન્ટ માં પ્રસ્તાવ નું મૂલ્યાંકન કરવામાં આવે છે જ્યારે COTS માં બંનેના તત્વો શામેલ હોઈ શકે છે બેસપોક ના તત્વો તેમજ ઑફ થી શેલ્ફ ના તત્વો આમ જુદા જુદા અભિગમો ની જરૂર રહેશે કારણ કે COTS અભિગમ બેસ્પોક અને ઑફ થી શેલ્ફ પેકેજ ની શ્રેષ્ઠ સુવિધાઓનો ઉપયોગ કરે છે તેથી જ વિવિધ અભિગમો ની જરૂર પડશે હવે ચાલો જોઈએ કે દરખાસ્તો ના મૂલ્યાંકન કરવાના કયા પગલાં છે તમે દરખાસ્તો નું મૂલ્યાંકન કેવી રીતે કરશો અને તેની પ્રક્રિયા શું છે પહેલાં તમારે સબમિટ કરેલા પ્રસ્તાવ ના દસ્તાવેજો ની ચકાસણી કરવી પડશે પછી તમારે સપ્લાયર્સ અથવા તેમના પ્રતિનિધિઓ સાથે ઇન્ટરવ્યુ લેવો પડી શકે છે પછી તમે તેઓને ડેમોન્સ્ટ્રેશન આપવા માટે વિનંતી કરી શકો છો તેઓ કેટલીક સાઇટ ની મુલાકાત લઇ શકે છે અથવા વ્યવહારુ પરીક્ષણ કરી શકે છે તમે એમને બધી વસ્તુઓ પ્રેક્ટિકલી બતાવવા માટે કહી શકો છો તેથી તે પ્રેકટીકલ ટેસ્ટ કરીને બતાવી શકે છે અને તે પ્રાયોગિક પરીક્ષણ ના આધારે તમે તેમને કોન્ટ્રેક્ટ આપી શકો છો તેથી સપ્લાયર્સ દ્વારા પ્રદાન કરાયેલા પ્રસ્તાવ ના દસ્તાવેજો ની ચકાસણી કરી શકાય છે કે શું MoA માં જણાવેલ તમામ આવશ્યકતાઓ અને ફીચર્સ છે કે નહીં જો તેઓ કેટલાક મુદ્દાઓ ચૂકી ગયા હોય તો તે મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી શકાય છે આ સ્પષ્ટતાઓનો લેખિત રેકોર્ડ મેળવવો મહત્વપૂર્ણ છે મૌખિક રીતે કંઇ પણ સ્વીકારમાં આવશે નહીં ગ્રાહક મીનીટ્સ ઓફ મીટિંગ્સ નોંધી શકે છે અને પછી સપ્લાયર્સ ને સંમત પોઇન્ટ ની પુષ્ટિ કરવા માટે મોકલી શકે છે ફાઇનલ કોન્ટ્રેક્ટ ના દસ્તાવેજ માં સપ્લાયર પૂર્વ કોન્ટ્રેક્ટ ની વાટાઘાટો માં કરેલી કેટલીક પ્રતિબદ્ધતાઓ ને બાકાત રાખવાનો પ્રયાસ કરી શકે છે આ માટે કોન્ટ્રેક્ટ ની શરતો ની ચકાસણી કરવી જરૂરી છે પરંતુ જ્યાં પ્રોડક્ટ ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકે ડેમોન્સ્ટ્રેશન માટે પૂછવું જોઈએ અવારનવાર સમસ્યા એ છે કે જ્યારે હાલની એપ્લિકેશન એક પ્લેટફોર્મ પર ચોક્કસ સ્તર ના વ્યવહારો સાથે સારી રીતે ચાલે છે તે ગ્રાહકો ના ICT કોન્ફીગ્રેશન અથવા થ્રુપુટ ના સ્તર સાથે સંતોષકારક રીતે કામ કરતી નથી તેથી હાલની એક એપ્લિકેશન વિંડોઝ જેવા પ્લેટફોર્મ પર કામ કરી શકે છે પરંતુ જ્યારે તમે ગ્રાહક સાઇટ પર લઈ જાઓ છો જે યુનિક્સ બેઝ છે તો તે કામ કરશે નહીં તેથી તે એપ્લિકેશન ચાલશે નહીં અથવા તેનો થ્રુપુટ સમાન નહીં હોય અથવા રિસ્પોન્સ ટાઈમ સમાન નહીં હોય તેથી ડેમોન્સ્ટ્રેશન આ પ્રકાર ની સમસ્યાઓ જાહેર કરી શકશે નહીં તેથી જો તમે ઓપરેશનલ સાઇટ્સ ની મુલાકાત લેશો તો આ વસ્તુઓનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકશો જ્યાં તમારી સિસ્ટમ નો ઉપયોગ થાય તેવી ઓપરેશનલ સાઇટ્સ ની મુલાકાત વધુ માહિતીપ્રદ હોઈ શકે છે અને તમને વધુ વિચાર મળી શકે છે જે તમને ફર્મ ને પસંદ કરવામાં મદદ કરશે છેલ્લા ઉપાય માં વિશેષ વોલ્યુમ ટેસ્ટ કરીને જોઇ શકાય છે કે ક્યા પ્રસ્તાવ આ વોલ્યુમ કસોટી પાસ કરે છે અને તે ફર્મ ને કોન્ટ્રેક્ટ આપવા બદલ પસંદ કરી શકાય છે તેથી અંતે સપ્લાયર ને કોન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય લેવો પડશે હવે મૂલ્યાંકન કરવા માટે આવા માળખાગત અને ઓબ્જેકટીવ અભિગમ નું પાલન એટલા માટે કરવું જોઈએ કારણ કે જે નિર્ણય લેવામાં આવશે તે નિષ્પક્ષ હોવો જોઈએ અને પક્ષપાતી ન હોવો જોઈએ કૃપા કરીને યાદ રાખો કે કોઈ પ્રોજેક્ટ મેનેજર લીગલ એક્સપર્ટ નથી હોતા તેમને સલાહ ની જરૂર હોય છે ત્યાં કેટલીક કાનૂની બાબતો હોઈ શકે છે તેથી પ્રોજેક્ટ મેનેજર એ ખાતરી કરવી જોઈએ કે કોન્ટ્રેક્ટ સાચી આવશ્યકતાઓ અને સપ્લાયર અને ક્લાયંટ ની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે તેથી તમે જે પણ કોન્ટ્રેક્ટ એવોર્ડ કરો છો તમારે ધ્યાન રાખવું પડે કે તે ક્લાયંટ ની સાચી આવશ્યકતાઓ અને સપ્લાયર્સ અને ગ્રાહકો બંનેની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે તેથી ચાલો આપણે ઝડપથી કોન્ટ્રેક્ટ અને ટેન્ડર પ્રક્રિયા સાથે સંકળાયેલ કેટલાક શબ્દો ની પરિભાષા જોઈએ તેથી તમારે શબ્દો ને યોગ્ય વ્યાખ્યા આપવી પડશે જેમ કે સપ્લાયર શું કરે છે સપ્લાયર દ્વારા શું કહેવામાં આવે છે યુઝર કોણ છે એપ્લિકેશન ની યોગ્ય વ્યાખ્યા શું છે વગેરે અને આ બધું ટેન્ડર માં હોવું જોઈએ એ જ રીતે કોન્ટ્રેક્ટ નું સ્વરૂપ તમારે સ્પષ્ટ કરવું આવશ્યક છે ઉદાહરણ તરીકે શું આ કોઈ વેચાણ અથવા લીઝ પ્રકારની વસ્તુ માટેનો કોન્ટ્રેક્ટ છે અથવા આ એક લાઇસન્સ છે ફક્ત સોફ્ટવેર એપ્લિકેશન નો ઉપયોગ કરવાની પરવાનગી છે તે લાઇસન્સ કોઈ પાર્ટી ને અથવા વ્યક્તિ ને ટ્રાન્સફર કરી શકાય છે આ બધા પ્રકારો કોન્ટ્રેક્ટ માં યોગ્ય રીતે સમજાવેલ હોવા જોઈએ પછી તમારે કોન્ટ્રેક્ટ માં જે ગૂડ્સ અને સેવાઓ પૂરી પાડવાની છે તેનો ઉલ્લેખ કરવો પડશે એક સંગઠન તરીકે તમને કેટલાક માલ અથવા સેવાઓ ની જરૂર પડી શકે છે ઉદાહરણ તરીકે ઉપકરણો અને સોફ્ટવેર ની જરૂર પડે છે તેથી જો તમે ભાડે લઈ રહ્યાં છો અથવા જો તમે કેટલાક ઉપકરણો અને સોફ્ટવેર ખરીદી રહ્યા હોવ તો આમાં ઉપકરણો ની વિગતવાર સૂચિ શામેલ હોવી જોઈએ કે જે ચોક્કસ ઘટકો સાથે ચોક્કસ મોડેલ નંબર અને ચોક્કસ સ્પષ્ટીકરણ સાથે વિતરિત થવાની છે તે જ રીતે જો તમે કેટલીક સેવાઓ ખરીદવા અથવા ભાડે લેવા માટે જાવ છો તો આવી બાબતો હોવી જોઈએ કે શું સર્વિસ માટે તાલીમ લેવી જરૂરી છે કે નહીં અને તે ફર્મ દ્વારા પ્રદાન કરવામાં આવશે કે નહીં દસ્તાવેજીકરણ ઇન્સ્ટોલેશન ઓટોમેશન દરમિયાન ફાઇલો નું રૂપાંતર મેન્ટેનન્સ કેટલા વર્ષો માટે સપ્લાયર મફત મેન્ટેનન્સ પ્રદાન કરશે તે 1વર્ષ 2 વર્ષ 3 વર્ષ નો સમય હોઈ શકે વોરંટી અને વીમા કેટલા વર્ષ માટે છે તે ટ્રાન્ઝિશનલ વીમા ની વ્યવસ્થા વગેરે બાબતો હોવી જોઈએ તેથી જ્યારે તમે માલ અને સેવાઓ ખરીદી રહ્યા હો ત્યારે તે બધી બાબતો નો ઉલ્લેખ કરવો આવશ્યક છે તે જ રીતે તે સોફ્ટવેર નો માલિક કોણ છે તેનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો જોઇએ ગ્રાહક અથવા સપ્લાયર તે સોફ્ટવેર ને અન્ય લોકોને વેચી શકે છે કે નહીં અથવા તે સોફ્ટવેર ગ્રાહક ના વિશિષ્ટ ઉપયોગ માટે છે તેનો ઉલ્લેખ હોવો જોઈએ જો તે સોફ્ટવેર ગ્રાહક ના વિશિષ્ટ ઉપયોગ માટે હોય તો તમારે જોવું પડશે કે સપ્લાયર સોફ્ટવેર ને વેચી શકે છે કે નહીં તેથી તે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ગ્રાહક પાસે સોફ્ટવેર ના વિશિષ્ટ રાઈટ્સ છે કે નહીં શું સપ્લાયર કોપિરાઇટ જાળવી રાખે છે અથવા તે ગ્રાહક ને આપવામાં આવે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે જ્યાં સપ્લાયર સોર્સ કોડ જાળવી રાખે છે ત્યારે તે સમસ્યા હોઈ શકે છે કારણ કે જો સપ્લાયર તેનો વ્યવસાય ગુમાવે છે તો કોડ ની એક નકલ એસ્ક્રો સેવા સાથે જમા કરાવી શકાય છે તેથી આ એક ગંભીર સમસ્યા બની શકે છે હવે તમારો સંબંધ સપ્લાયર સાથે સારો હોય શકે પણ જો આગલી વખતે સપ્લાયર ને કોન્ટ્રેક્ટ નહીં મળે તો તે સમસ્યા પેદા કરશે કારણકે સોર્સ કોડ તેની પાસે છે અને તમે ફક્ત એપ્લિકેશન નો ઉપયોગ કરી રહ્યાં છો તેથી કોઈપણ મેન્ટેનન્સ કામ વગેરે તમે સરળતાથી કરી શકતા નથી કારણકે સોર્સ કોડ સપ્લાયર પાસે રહેલો છે તે જ રીતે એન્વાયરન્મેન્ટ પણ કોન્ટ્રેક્ટ ચેકલીસ્ટ નો ભાગ છે ઉદાહરણ તરીકે જ્યાં ઉપકરણો ઇન્સટોલ કરવાના છે અને જે સાઇટ તૈયાર કરવાની છે તેનો ઇન્ચાર્જ કોણ છે પાવર સપ્લાય બેક અપ સગવડ વગેરે માટે કોણ જવાબદાર છે આ વિગતો નો ચેકલીસ્ટ માં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો જોઇએ એ જ રીતે ગ્રાહક ની પ્રતિબદ્ધતાઓ જેમ કે એકસેસ આપવાનો ઇન્ફોરમેશન સપ્લાય કરવી વગેરે નો પણ કોન્ટ્રેક્ટ માં યોગ્ય ઉલ્લેખ કરવો જોઈએ હવે ચાલો એકસપટન્સ પ્રોસિજર વિશે જોઈએ તે સારી પ્રથા છે જેમાં યુઝર સ્વીકૃતિ પરીક્ષણ પછી જ સિસ્ટમ ની ડિલિવરી ને સ્વીકારવામાં આવે છે તેથી તમારે યુઝર સ્વીકૃતિ પરીક્ષણ કરવું પડશે તેથી યુઝર સ્વીકૃતિ પરીક્ષણ કોણ કરશે તે બધી બાબતો નો સ્પષ્ટપણે કોન્ટ્રેક્ટ માં ઉલ્લેખ કરવો જોઈએ ગ્રાહક ને કેટલા સમય માં ટેસ્ટ પૂર્ણ કરવાના રહેશે જે ડિલિવરીબલ્સ પર એકસપટન્સ ટેસ્ટ આધાર રાખે છે અને ટેસ્ટિંગ પૂર્ણ થવા પર સાઇન ઑફ કરવાની પ્રક્રિયા આ બધી વિગતો નો સ્પષ્ટ ઉલ્લેખ કોન્ટ્રેક્ટ ના ભાગ માં કરવામાં આવશે એ જ રીતે કયા સ્ટાન્ડર્ડ રાખવા જોઈએ પ્રોડક્ટ ને ISO સ્ટાન્ડર્ડ ની જરૂરીયાતો પૂર્ણ કરવી જોઈએ અથવા પ્રોડક્ટ ને WTO સ્ટાન્ડર્ડ ની જરૂરીયાતો પૂર્ણ કરવી જોઈએ કોન્ટ્રેક્ટ માં તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે પછી આવે છે પ્રોજેક્ટ અને ગુણવત્તા મેનેજમેન્ટ પ્રોજેક્ટ ના સંચાલન માટે ની ગોઠવણી બન્ને પાર્ટી દ્વારા બરાબર સંમત થવી આવશ્યક છે પ્રોજેક્ટ ના સંચાલન માટેની ગોઠવણી ગ્રાહક તેમજ સપ્લાયર દ્વારા સંમત થવી આવશ્યક છે આમાં પ્રોગ્રેસ મીટિંગ્સ ની ફ્રીક્વન્સી અને પ્રોગ્રેસ મીટિંગ્સ નો વિષય અને ગ્રાહક ને આપવામાં આવતી પ્રગતિ ની માહિતી શામેલ છે તેથી તે બધી બાબતો નો સ્પષ્ટપણે ત્યાં ઉલ્લેખ કરવો જોઈએ અને પ્રવૃત્તિઓનું સમયપત્રક પ્રોજેક્ટના મુખ્ય ભાગોને ક્યારે પૂર્ણ થવું જોઈએ અને તેનું શેડ્યૂલ કોન્ટ્રેક્ટ માં આ વિવિધ પ્રવૃત્તિઓ ના સંપૂર્ણ સમય કોષ્ટક નો ઉલ્લેખ કરવો જોઈએ પછી આવશે કિંમત અને ચુકવણી ની પદ્ધતિ દેખીતી રીતે કિંમત એ તમારા કોન્ટ્રેક્ટ ની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે તેથી ચૂકવણીઓ ક્યારે કરવામાં આવશે તે પણ ગોઠવવાની જરૂર છે ચુકવણી માસિક કરવામાં આવશે અથવા ત્રિમાસિક કરવામાં આવશે અથવા અર્ધ વાર્ષિક અથવા વાર્ષિક કરવામાં આવશે અથવા જ્યારે કોઈ માઈલસ્ટોન પ્રાપ્ત થાય ત્યારે કરવામાં આવશે કેટલાક ડેલીવરેબલ બનાવ્યા પછી જ ચુકવણી કરવામાં આવશે અથવા ઇન્ક્રીમેન્ટ આધારે ચુકવણી કરવામાં આવશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઇએ ચુકવણીઓ અમુક ચોક્કસ કાર્ય પૂર્ણ થવા સાથે જોડાયેલી હોઈ શકે છે જેમ કે જ્યારે ટાસ્ક A પૂર્ણ થાય છે ત્યારે તમે 10 ટકા રિલીઝ કરો છો જ્યારે ટાસ્ક B પૂર્ણ થાય તો પછી તમે 20 ટકા વધુ રિલીઝ કરી શકો છો તેથી ચુકવણી પણ કેટલાક ચોક્કસ કાર્ય અથવા ઇવેન્ટ્સ ના પૂર્ણ થવા સાથે જોડી શકાય છે આપણે ઝડપથી કોન્ટ્રેક્ટ ના સંચાલન વિશે જોઈશું કોન્ટ્રેક્ટ ની કેટલીક શરતો કોન્ટ્રેક્ટ ના સંચાલન થી સંબંધિત હશે ઉદાહરણ તરીકે પ્રોગ્રેસ રિપોર્ટિંગ વિશે તમે કેટલી વાર પ્રોજેક્ટ ના પ્રગતિ ને રિપોર્ટ કરી શકો છો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઇએ કેટલાક નિર્ણય બિંદુઓ કેટલાક માઈલસ્ટોન હોઈ શકે છે તે કોન્ટ્રાક્ટર ના પેમેન્ટ સાથે જોડવામાં આવી શકે છે જેમ કે ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી 50 ટકા રિલીઝ કરી શકાય પછી ઇન્સ્ટોલેશન થયા પછી 25 ટકા રિલીઝ કરી શકાય વગેરે પછી ચાલો જોઈએ કે કોન્ટ્રેક્ટ માં થતા વેરીએશન્સ ને કેવી રીતે હેંડેલ કરવામાં આવે છે કોન્ટ્રેક્ટ ના શુરુઆત માં મૂળ આવશ્યકતાઓ નો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ કેટલાક દિવસો પછી આવશ્યકતાઓ માં કેટલાક ફેરફાર કરવામાં આવે છે તેથી સપ્લાયર્સ દ્વારા આવશ્યકતાઓ માં આ ફેરફારો કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કરવો જોઈએ તેથી તે કોન્ટ્રેક્ટ મેનેજમેન્ટ નો એક ભાગ છે એ જ રીતે એકસપટન્સ માપદંડ શું હોવો જોઈએ કારણ કે મેં પહેલે જ કહ્યું છે કે તમારે યુઝર એકસપટન્સ ટેસ્ટ કરવા જોઈએ અને જો તે સફળ હોય તો તમે સ્વીકારી શકો નહીં તો તમે નકારી શકો છો તેથી એકસપટન્સ માપદંડ નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ તમે પેકેજ ની ઉપયોગીતા નું મૂલ્યાંકન કેવી રીતે કરશો એ જ રીતે જે પ્રથમ એપ્લિકેશન છે તેની ઉપયોગિતા શું છે એ જ રીતે જે એપ્લિકેશન હજી વિકસિત થવાની બાકી છે તેની ઉપયોગીતા શું હશે હાર્ડવેર ની મેન્ટેનેન્સ કિંમત માટે કેટલા ખર્ચ ની જરૂર પડશે એ જ રીતે સોફ્ટવેર સપોર્ટ માટેની વિનંતીઓ નો જવાબ આપવા માટે કેટલો સમય લેવામાં આવશે ધારો કે તમને કેટલીક સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે અને તમને જે સપ્લાયર એ સોફ્ટવેર પહોંચાડ્યું છે તેને જાણ કરી રહ્યાં છો તેઓ તમારી વિનંતી નો જવાબ આપવા જે સેવા અથવા સપોર્ટ આપે છે તે માટે કેટલો સમય લેશે તેથી તે સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે જ રીતે તાલીમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે નવું સોફ્ટવેર ખરીદી રહ્યાં છો અને તમારા અંતિમ વપરાશકર્તાઓ તેને કેવી રીતે ચલાવવું તે જાણતા નથી તો તમારે થોડી તાલીમ આપવાની જરૂર છે તેથી તે તાલીમ નો સમાવેશ તે કોન્ટ્રેક્ટ ના ભાગ રૂપે શામેલ થવો જોઈએ તેઓએ યુઝર્સ ને મફત તાલીમ આપવી જોઈએ અને તેમની દરખાસ્ત માં ટ્રેનિંગ ફી ચાર્જ કરવી જોઈએ પરંતુ વપરાશકર્તાઓ ને સોફ્ટવેર નો ઉપયોગ કેવી રીતે કરવો તે શિક્ષિત કરવા માટે તાલીમ મફત હોવી જોઈએ તેથી કોન્ટ્રેક્ટ નું મૂલ્યાંકન કરતી વખતે તમારે તે બધી બાબતો પણ ધ્યાન માં રાખવી જોઈએ કોન્ટ્રેક્ટ માં ગ્રાહક સપ્લાયર સંબંધનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેના કેટલાક એગ્રીમેન્ટ હોવા જોઈએ જે ખૂબ મહત્વનું હોય છે ઉદાહરણ તરીકે ક્યા માઈલસ્ટોન પર પેમેન્ટ રિલીઝ કરવામાં આવશે સોફ્ટવેર અથવા ત્યાંના મધ્યવર્તી પ્રોડક્ટ ની ગુણવત્તા કેવી હોવી જોઈએ તે રિવ્યૂ થવું જોઈએ પછી જયારે સંગઠન માં આવશ્યકતાઓ માં બદલાવ અથવા ફેરફાર થાય છે જો ત્યાં દરેક પરિવર્તન માટે સપ્લાયર કહેશે કે એમને પૈસાની જરૂર છે તો તે એક સમસ્યા હશે તેથી નાના ફેરફારો તેઓએ ફ્રી માં કરવા જોઈએ અને જ્યારે પણ કેટલાક મોટા ફેરફારો થશે ત્યારે તેઓ કિંમત કેવી રીતે લેશે તેનો કોન્ટ્રેક્ટ માં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ તો આજે આપણે કોન્ટ્રેક્ટ પ્લેસમેન્ટ ના વિવિધ તબક્કાઓ વિશે ચર્ચા કરી પછી આપણે કોન્ટ્રેક્ટ ની લાક્ષણિક શરતો કોન્ટ્રેક્ટ ના ચેકલિસ્ટ ની ચર્ચા કરી આપણે કોન્ટ્રેક્ટ ની કેટલીક શરતો પણ સમજાવી જે કોન્ટ્રેક્ટ મેનેજમેન્ટ સાથે સંબંધિત છે મેં આ પુસ્તકો માંથી સંદર્ભો લીધા છે ખુબ ખુબ આભાર